મિત્રો આજે આપણે સર્જનાત્મકતા વિશે વાત કરીશું અને આ સંદર્ભમાં સર્જનાત્મકતા શું છે તે વિશે વાત કરીશું અને તે સમજાવવા માટે આપણે સર્જનાત્મક વ્યક્તિઓના લક્ષણો પણ સમજાવીશું અને છેલ્લે સર્જનાત્મક પ્રક્રિયા વિશે પણ ચર્ચા કરીશું જેથી તમે જાણી શકો કે તમે કેવી રીતે સર્જનાત્મક બની શકો છો 21મી સદીનો પડકાર છે કે આપણને વધુ નવીનતા અને સર્જનાત્મકતાની જરૂર છે જીવનના દરેક ક્ષેત્રમાં કૃષિ શિક્ષણ આરોગ્ય તેમજ ઉદ્યોગમાં પર્યાવરણમાં વ્યવસાયમાં રાજકારણમાં પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં આપણને સર્જનાત્મકતાની જરૂર છે અને તે તકનીકી નવીનતા અથવા બિન તકનીકી સામાજિક નવીનતા અથવા સર્જનાત્મકતા હોઈ શકે છે અને આ સર્જનાત્મક લોકો ખૂબ જ દુર્લભ છે ઉદાહરણ તરીકે યુએસએમાં સામાન્ય ખાદ્યપદાર્થોમાં સુગર ફ્રી કૂલ એઇડ નામનું ઉત્પાદન હતું અને ઉત્પાદનના વેચાણમાં ઘટાડો થયો હતો તેથી મેનેજમેન્ટે વિચાર્યું કે ચાલો યુએસએની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવીએ જેથી તેઓ ઉત્પાદનના ડૂબકી મારતા વેચાણને વેગ આપવા માટે ઉકેલ પૂરો પાડી શકે બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા તેમને સમસ્યા આપવામાં આવી હતી તેઓ વિવિધ મોડેલો સાથે બહાર આવ્યા હતા અને મોડેલો મેનેજમેન્ટને સબમિટ કરવામાં આવ્યા હતા તે મોડેલો જોઈને મેનેજમેન્ટે તારણ કાઢ્યું હતું કે વિદ્યાર્થીઓને વિચારો પ્રદાન કરવામાં આવે છે પરંતુ એક પણ વિચાર નવો નથી જે મેનેજમેન્ટે વિચાર્યું ન હોય અને તેથી જ સર્જનાત્મક લોકો દુર્લભ છે અને સર્જનાત્મકતા એ નવા અને મૂળ વિચારોનું ઉત્પાદન છે સર્જનાત્મકતા એ નવા અને મૌલિક વિચારોનું ઉત્પાદન છે જેમાં મૌલિકતા નવીનતા અને ઉપયોગીતાનો સમાવેશ થાય છે અમલમાં મૂકાયેલ સર્જનાત્મકતા એ નવીનતા છે અને તેને આઉટ ઓફ બોક્સ થિંકિંગ અને માઈન્ડ મિકસ પ્રોસીજર તરીકે ઓળખવામાં આવે છે તો પછી આપણને પ્રશ્ન એ આવતો જ હશે કે આઉટ ઓફ બોક્સ શા માટે અમારી પાસે બોક્સની અંદર છે અમે સુરક્ષિત અનુભવીએ છીએ દરેક વ્યક્તિ ત્યાં રહીને જ્ઞાનની સીમા સાથે મનની બહાર બોક્સ પણ દેખાતી નથી પરંતુ તે અલગ અલગ વિચાર માટે જવાબદાર છે અને આપણા મગજમાં 2 ગોળાર્ધ છે એકને ડાબો અને જમણો ગોળાર્ધ કહેવાય છે મગજનો જમણો ગોળાર્ધ વિવિધ બિન રેખીય સાહજિક દ્રશ્ય અવકાશી પ્રેરક અને ગુણાત્મક વિચારોની પ્રક્રિયા કરે છે અને જમણું મગજ સર્જનાત્મક વિચારોની સર્જનાત્મક પેઢી માટે જવાબદાર છે તેનાથી વિપરિત ડાબું મગજ અથવા ડાબો ગોળાર્ધ કન્વર્જન્ટ રેખીય તર્કસંગત અને વિશ્લેષણાત્મક મૌખિક આનુમાનિક અને માત્રાત્મક વિચારની પ્રક્રિયા કરે છે તેથી જમણું મગજ નવા અને ઉપયોગી વિચારો પેદા કરે છે પરંતુ ડાબું મગજ વિચારોનું મૂલ્યાંકન કરે છે અને વિચારોનું વિશ્લેષણ કરે છે તેથી બંને મગજ વિચાર સંરક્ષણ અને સુધારણામાં સામેલ છે તેથી નવીનતા માટે માઇન્ડ મિક્સનો ઉપયોગ થાય છે કમનસીબે આપણી સમાજીકરણ પ્રક્રિયા અને શીખવાની પદ્ધતિ એવી છે કે તે સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરતી નથી અને આપણું ડાબું મગજ સતત કન્ડિશન્ડ છે અમને સામાજિક પ્રણાલીમાં સામાજિક ધોરણોની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવે છે અને શૈક્ષણિક પ્રણાલીમાં અમને પરીક્ષામાં ગુણ મેળવવા માટે તાર્કિક રીતે જવાબ લખવાનું કહેવામાં આવે છે અને જ્યારે શિક્ષક બાળકોને શીખવે છે ત્યારે તે એક વાર્તા વાંચે છે અથવા બાળકો વાર્તા વાંચે છે અને તેઓ તે જ વાર્તામાંથી પ્રશ્નનો જવાબ આપે છે પરંતુ બાળકોને ક્યારેય સમાન વાર્તાઓ લખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા નથી તેથી આ પ્રક્રિયાઓ આપણી સર્જનાત્મકતાને ભૂંસી નાખે છે પરંતુ દરેક વ્યક્તિ પાસે વ્યક્તિને ઓળખવા અને આદર આપવા માટે વિચિત્ર વિચારોને સ્વીકારવા વિચારોનું સંવર્ધન કરવા અને રક્ષણ કરવા પગલાં લેવા માટે યોગ્ય મગજ છે જેથી સર્જનાત્મકતા ખીલી શકે અને તમે કેવી રીતે જાણો છો કે વ્યક્તિ સર્જનાત્મક છે ત્યાં 2 પરીક્ષણો છે 1967 અને 1980 માં ખૂબ અગાઉ આ પરીક્ષણો ગિલફોર્ડ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા જેને વૈકલ્પિક ઉપયોગ પરીક્ષણ કહેવામાં આવે છે દરેક વસ્તુ માટે તમે છરી ઓટોમોબાઈલ ટાયર ખુરશી ચાવી પેન્સિલ અને ટેલિફોન બુકનો ઉપયોગ કરી શકો તેટલી અસામાન્ય રીતો જણાવો જેમાં તમે તેનો ઉપયોગ કરી શકો તે અસામાન્ય રીતોનો ઉલ્લેખ કરો ઉદાહરણ તરીકે કહે છે બધી વસ્તુઓને નામ આપો ઈંટ માટેના તમામ ઉપયોગોને નામ આપો ઈંટનો ઉપયોગ સામાન્ય રીતે દિવાલના નિર્માણ માટે થાય છે તે પરંપરાગત ઉપયોગ છે પરંતુ બિનપરંપરાગત ઉપયોગ એ છે કે તેનો ઉપયોગ પેપરવેઇટ તરીકે થઈ શકે છે તેનો ઉપયોગ દરવાજાના બંધ તરીકે થઈ શકે છે તેનો ઉપયોગ બારીમાંથી ફેંકવા માટે થઈ શકે છે તેનો ઉપયોગ શસ્ત્ર તરીકે થઈ શકે છે તેનો ઉપયોગ મારી બહેનને મારવા માટે થઈ શકે છે તો આ ઈંટના કેટલાક અસામાન્ય ઉપયોગો છે તેવી જ રીતે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે કે કેટલા અસામાન્ય ઉપયોગો છે અથવા વ્યક્તિઓને પૂછવામાં આવે છે કે તમે છરી ઓટોમોબાઈલ ટાયર ખુરશી ચાવી પેન્સિલ ટેલિફોન બુક વગેરેનો કેટલા અસામાન્ય ઉપયોગ કરી શકો છો તેથી આ વિચારો તમને વૈકલ્પિક ઉપયોગો આપશે જે તમને વધુ વિચાર આપશે જે તમે વધુ વિચારો જનરેટ કરશો તે ફ્લુન્સી છે અને એ જ રીતે વિચાર મૂળ છે કે કેમ તે જાણવા માટે કે જે જૂથ પર આ કસોટીનું સંચાલન કરવામાં આવે છે તેમાંથી 5 ટકા જો વિચાર જૂથના 5 ટકા સભ્યો દ્વારા આપવામાં આવે છે તેઓ ચોક્કસપણે સામાન્ય અસામાન્ય છે તેથી 1 પોઈન્ટ આપવામાં આવે છે જો તે જૂથના સભ્યોના 1 ટકા દ્વારા આપવામાં આવે તો તેઓ અનન્ય છે અને 2 પોઈન્ટ આપવામાં આવે છે અને કુલ તમામ પોઈન્ટ્સ ઊંચા પોઈન્ટ્સ મૌલિકતા છે એ જ રીતે વિગતનું વિસ્તરણ શું છે કે જે વ્યક્તિ પરીક્ષા આપી રહી છે તે કરવા માટે સક્ષમ છે ઉદાહરણ તરીકે એક ડોર સ્ટોપ 0 જ્યારે જોરદાર પવનમાં બંધ થતા ડોર સ્લેમિંગને રોકવા માટે ડોર સ્ટોપ 2 1 ની બરાબર છે પવન વિશે વધુ વિગત માટે ડોર સ્લેમિંગ 2 ની સમજૂતી તેથી તે મુજબ વિસ્તૃત સ્કોર આપવામાં આવ્યો છે તમે કદાચ જોશો કે જેટલો ઊંચો ફ્લુએન્સી વધારે તે મૌલિકતા હશે તેથી સમસ્યાના આ દૂષણને મૌલિકતા માટે સુધારાત્મક ગણતરીનો ઉપયોગ કરીને સુધારી શકાય છે એટલે કે મૌલિકતા એ મૌલિકતાનો ગુણોત્તર છે જે પ્રવાહ દ્વારા વિભાજિત થાય છે અને પરિણામ પરીક્ષણ હતું તેના 2 સ્વરૂપો છે દરેક સ્વરૂપમાં 5 વસ્તુઓ હતી અને નવી અથવા મૂળ પરિસ્થિતિઓના સંબંધમાં મોટી સંખ્યામાં વિચારો વિશે વિચારવાની તમારી ક્ષમતાની ચકાસણી કરવા માટે એક નમૂનાનો પ્રશ્ન છે જો લોકોને હવે ઊંઘની જરૂર નથી અથવા જોઈતી નથી તો તેના પરિણામો શું આવશે પછી નમૂનાના જવાબો એવા હશે કે તેઓ વધુ કામ કરશે એલાર્મ ઘડિયાળોની જરૂર નથી ગીતના પુસ્તકો માટે ઊંઘની ગોળીઓની જરૂર નથી અથવા ઉપયોગમાં લેવાશે નહીં તેવી જ રીતે પરિણામો પણ ઘણા હશે એ જ રીતે જો આપણામાંથી કોઈને જીવવા માટે ખોરાકની જરૂર ન હોય ખેતી કરવાની જરૂર ન હોય તો શું પરિણામ આવશે કૃષિ સાધનોનું કૃષિ ઉત્પાદન બંધ કરવામાં આવશે લોકો દરિયાઈ ખોરાકની શોધ કરી શકે છે તેવી જ રીતે તેના વિવિધ પરિણામો પણ છે જો પૃથ્વી પર ટકી રહેવા માટે આપણામાંથી કોઈને વધુ ખોરાકની જરૂર ન હોય તો તેના વિવિધ પરિણામો આવે છે તેવી જ રીતે જો વિશ્વના તમામ લોકો સંતાન પેદા કરવાની ક્ષમતા ગુમાવી દે તો શું પરિણામો આવશે બીજો પ્રશ્ન એ છે કે જો મૃત્યુ વિના માનવ જીવન પૃથ્વી પર ચાલુ રહે તો શું પરિણામ આવશે તેથી તે જ રીતે તમારે લખવું પડશે કે પરિણામો શું હશે તેથી આ પ્રતિભાવો વ્યક્તિગત ભેટોનું મૂલ્યાંકન ગુણવત્તા મૌલિકતા સમયમર્યાદા જવાબની વાસ્તવિકતા જટિલતા અને સામાન્ય સિદ્ધાંતોનો ઉપયોગ હકારાત્મક પરિણામોની હાજરી અને હાજરીને પ્રતિબિંબિત કરતી ગુણવત્તાના આધારે ઉચ્ચથી નીચા સુધીના 5 પોઇન્ટ સ્કેલ પર કરવામાં આવે છે નકારાત્મક પરિણામો તેથી આના આધારે દરેક સમસ્યા પર મેળવેલ કુલ પ્રતિસાદ જે પરિણામોની કસોટીના ઉપયોગ પર પ્રાપ્ત થશે તો પછી તમારા મનમાં પ્રશ્ન અવશ્ય આવતો હશે કે IQ અને સર્જનાત્મકતા વચ્ચે શું સંબંધ છે IQ એટલે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ તે બુદ્ધિમત્તાનું એક માપ છે તે માનસિક વય દ્વારા માપવામાં આવે છે જે કાલક્રમિક વય દ્વારા 100 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે એક કાર્ય ત્યાં છે જો તમે કરો જો કોઈ કાર્ય કરે તો માનસિક વય શોધી શકાય છે ક્રોનોલોજિકલ ઉંમર એ જન્માક્ષરની ઉંમર છે જેને આપણે 100 વડે ગુણાકાર કરીએ છીએ તો આપણે શોધીએ છીએ કે તેનો બુદ્ધિમત્તાનો પ્રશ્ન અથવા IQ શું છે પરંતુ તમામ આઈક્યુ ટેસ્ટ જો તમે બિનેટથી લઈને અત્યાર સુધી જુઓ બિનેટ સિમોન્સે શરૂઆતમાં પરીક્ષણ કર્યું હતું ત્યાં સુધી હવે બુદ્ધિ માપવા માટે વિવિધ પરીક્ષણો ઉપલબ્ધ છે તમે જે કસોટી કરો છો તેમાં તમે જોશો કે તેઓ વિશ્લેષણાત્મક ક્ષમતા અથવા સમસ્યાઓ ઉકેલવાની તાર્કિક રીતને માપી રહ્યાં છે પરંતુ બીજી બાજુ સર્જનાત્મકતા એક અલગ વિચારસરણી છે તે પ્રકૃતિમાં સાહજિક છે તે પ્રતિભાવમાં અસામાન્ય છે અસામાન્ય ઉકેલો તેથી જ્યારે બુદ્ધિ અને સર્જનાત્મકતા સંબંધિત હોય છે ત્યારે એવું જાણવા મળ્યું હતું કે બુદ્ધિ અને સર્જનાત્મકતા વચ્ચેનો સંબંધ 120 ના IQ સુધી સારો છે પરંતુ જ્યારે બુદ્ધિશાળી ભાગ 120 કરતા વધારે હોય ત્યારે સર્જનાત્મકતા અને બુદ્ધિ વચ્ચેનો સંબંધ અદૃશ્ય થઈ જાય છે આ તારણો શું સૂચવે છે અમે આ તારણ પરથી અનુમાન લગાવી શકીએ છીએ કે બુદ્ધિશાળી લોકો સર્જનાત્મક હોય છે પરંતુ અત્યંત બુદ્ધિશાળી લોકો સર્જનાત્મક હોય તે જરૂરી નથી તો સર્જનાત્મક લોકો દ્વારા બતાવવામાં આવેલી આ સર્જનાત્મકતા અને તેઓ ચોક્કસપણે વિવિધ લક્ષણો ધરાવે છે કારણ કે તમે અગાઉની સ્લાઇડ્સ જોઈ હશે અને મારી પાસેથી સાંભળી હશે દેખીતી રીતે સર્જનાત્મક લોકો વિવિધ વિચારકો છે તેઓ વિવિધ રીતે વિચારી શકે છે કે કેવી રીતે અખબારનો ઉપયોગ બાળકની જેમ કરી શકાય બાળક અખબારનો ઉપયોગ કરીને તેમાંથી પતંગ બનાવી શકે જીભ ક્લીનરનો ઉપયોગ બાળક કરી શકે છે જેનો ઉપયોગ જીભ સાફ કરવા માટે થાય છે બાળક જીભ ક્લીનરની મદદથી સી લખી શકે છે તે જીભ ક્લીનર ની 2 બાજુઓ ને જોડીને O બનાવી શકે છે આમ કહીને હું એમ નથી કહેતો કે બાળક આપણા કરતાં વધુ સર્જનાત્મક છે તે કહેવાનો અર્થ એ છે કે વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે અસામાન્ય રીતે કરી શકાય છે તે સર્જનાત્મકતાને પ્રતિબિંબિત કરશે સર્જનાત્મક લોકો અલગ અલગ વિચારક હોય છે તેઓ કોઈ ચોક્કસ સમસ્યા માટે બહુવિધ શક્યતાઓ વિશે વિચારી શકે છે તેઓ જ્ઞાનાત્મક જટિલતા ધરાવે છે તેમની પાસે ભયાનક કલ્પના છે તેઓ વિસ્તૃત જટિલ અને જટિલ ઉત્તેજનાની વિચારસરણીને પસંદ કરે છે તેઓ આવો પ્રશ્ન વિચારી શકે છે શું તમે એવી કાર બનાવી શકો છો જે આપણને પૃથ્વી પરથી બીજા ગ્રહ પર લઈ જઈ શકે અને આ એવા લોકો છે જે સામાન્ય વ્યક્તિઓ કરતા અલગ છે તેઓ ફિલોસોફિકલ છે તેઓ મિસ્ટિક્સ છે તેઓ જાદુગરોની જેમ જ છે અને સામાન્ય લોકોની ધારણા એવી છે કે સર્જનાત્મક લોકો સક્ષમ આત્મવિશ્વાસુ હોંશિયાર બુદ્ધિશાળી અહંકારી રમૂજી અનૌપચારિક વ્યક્તિવાદી સમજદાર પ્રતિબિંબીત સાધનસંપન્ન અને સેક્સી હોય છે આ પશ્ચિમી દેશોના તારણો છે તેમની પાસે રુચિઓની વિશાળ શ્રેણી છે તેઓ સ્વતંત્ર છે અને અમૂર્ત સમસ્યાઓમાં રસ ધરાવે છે અને તે જ સમયે તેઓ અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા માટે ઉચ્ચ સહનશીલતા ધરાવે છે જ્યારે સર્જનાત્મક લોકોના 5 મોટા વ્યક્તિત્વની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અનુભવ કરવા માટેની નિખાલસતા એ મોટા 5 સોદાઓમાંનું એક લક્ષણ છે જે સર્જનાત્મકતા સાથે ખૂબ જ ઉચ્ચ સંબંધ છે જે સૂચવે છે કે વેપાર જે જિજ્ઞાસા લવચીકતા કલ્પનાશીલતાને માપે છે પરિવર્તન માટે નિખાલસતા અને બિનપરંપરાગત વિચારો સર્જનાત્મકતા સાથે ખૂબ જ સુસંગત છે અને સર્જનાત્મક લોકો વાસ્તવિકતા સાથે સંપર્ક ગુમાવી શકે છે કારણ કે તેઓ અમૂર્ત સમસ્યાઓમાં વધુ રસ ધરાવતા હોય છે તેઓ બિનપરંપરાગત પ્રકારના લોકો છે અને તેઓ ગાંડપણ જેવા હોય છે અને તેમની રુચિની પ્રવૃત્તિને અનુસરવા માટે તેમની પાસે અસાધારણ માનસિક અને શારીરિક ઊર્જા હોય છે શોધકર્તાઓમાં નિષ્ફળતાઓ પછી સતત રહેવાની આવડત હોય છે તમે જાણી શકો છો કે થોમસ એડિસને તેના લાઇટ બલ્બ ફિલામેન્ટ માટે અસંખ્ય પદાર્થોનો પ્રયાસ કર્યો અને તેઓ આંતરિક રીતે પ્રેરિત છે કાર્યનો પડકાર તેમના માટે નાણાં અથવા સમયમર્યાદા પૂરી કરવા અથવા સુરક્ષિત નોકરી કરતાં વધુ પ્રેરક છે આ સર્જનાત્મક વ્યક્તિઓ વિશે એમ કહીને કે તેઓ આ સર્જનાત્મક વ્યક્તિઓ અથવા જે વ્યક્તિઓ સર્જનાત્મક બનવા માંગે છે સર્જનાત્મક વિચારસરણીનું લખાણ પગલાંના ક્રમમાં ભજવે છે પગલાં સ્પષ્ટ નથી તેઓ ઓવરલેપ થઈ શકે છે પરંતુ સમજવા માટે તેઓને 4 પગલામાં વિઘટિત કરી શકાય છે પ્રથમ પગલું એ તૈયારી છે તમામ શિક્ષણ સર્જનાત્મકતા માટેની તૈયારી છે આઈન્સ્ટાઈને સાપેક્ષતા અને થર્મોડાયનેમિક્સના સિદ્ધાંતોની શોધ કરી ન હોત જો તેઓ પ્રથમ અદ્યતન ભૌતિકશાસ્ત્ર અને ગણિત ન શીખ્યા હોત એ જ રીતે વ્યક્તિ એન્જિનિયરિંગની ડિગ્રી વિના એન્જિનિયરિંગની સમસ્યાઓ હલ કરી શકતી નથી તેથી ડૉક્ટર હોવાને કારણે તબીબી ડિગ્રી ધરાવતા તબીબી સમસ્યાને હલ કરી શકાતી નથી અને તેથી આ શિક્ષણ મૂળભૂત આધાર આપે છે જેના આધારે તે સર્જનાત્મક કરી શકે છે તે તેની કુશળતાના ક્ષેત્રમાં સર્જનાત્મક બની શકે છે અને જ્યારે તમે સર્જનાત્મકતા શરૂ કરો છો ત્યારે તેમાં મોટાભાગની ટ્રાયલ અને એરર પ્રકારની હોય છે તે એવું જ છે કે જ્યારે તમે ટર્મ પેપર લખો છો ત્યારે તમે ટર્મ પેપર લખો છો તેને ફરીથી ફાડી નાખો છો તમે તેને લખો છો ફરીથી તમે તેને ફાડી નાખો છો અને જ્યાં સુધી તમે અંતિમ તબક્કામાં ન પહોંચો ત્યાં સુધી તમે વારંવાર કરો છો જ્યાં તમે કહો છો કે આ ટર્મ પેપર છે જેનું તમે ઉત્પાદન કર્યું છે અને આ તૈયારી કર્યા પછી એક વાર તમારી પાસે આઈડિયાઝ આવી જાય પછી આઈડિયા બેંકિંગ કે બુકિંગના વિચારો મગજમાં હોય તો આપણે સમસ્યા વિશે વિચારીએ છીએ તેને ઇન્ક્યુબેશન કહેવામાં આવે છે અને તે તબક્કો છે જ્યાં સ્પષ્ટ પ્રવૃત્તિની ગેરહાજરી હોય છે પરંતુ એકવાર તમે તમારા મગજમાં વિચારો મૂકી દો અથવા વિચારો બુક કરી લો તો સમસ્યા અજાગૃતપણે મનમાં ઉકેલાઈ જાય છે અને આ તે તબક્કો છે જ્યાં લોકો વાંચવા સાહિત્ય લખવા રમતોમાં વ્યસ્ત રહેવા આનંદ માણવા અથવા સૂવા માટે જઈ શકે છે જુદા જુદા વિચારો વચ્ચે જોડાણની પ્રવૃત્તિઓનું સાતત્ય અથવા ચાલુ રાખવાને એક વાર કહ્યું હોય તો તેને દ્રઢતા તરીકે ઓળખવામાં આવે છે તે હેતુઓ પૂરા કરવાના સતત પ્રયાસો છે અને ઇન્ક્યુબેશન એ એક એવો તબક્કો છે કે લોકો વિચારો વિશે ખૂબ જ વિચારે છે કેટલાક લોકો તે વિચારોમાંથી બહાર નીકળી શકતા નથી અને લોકો એટલા લાંબા સમય સુધી વિચારો સાથે ચાલુ રહે છે કે થોડા સમય પછી તેઓ વિચારેલી સમસ્યા ભૂલી જાય છે અને ઇન્ક્યુબેશન પછી એક તબક્કો છે જેને ફ્લેશ કહેવાય છે જ્યારે સર્જનાત્મક વિચારો અચાનક આવે છે કદાચ સ્વપ્નના તબક્કામાં અથવા જ્યારે તમે સ્નાન કરી રહ્યા હોવ અથવા જ્યારે તમે બાગકામમાં રોકાયેલા હોવ અથવા જ્યારે તમે તમારા મિત્રો સાથે વાત કરતા હોવ ત્યારે આ અચાનક ફ્લેશ અથવા સૂઝનો તબક્કો છે આર્કિમિડીઝનો ઉછાળનો કાયદો ઉછાળના કાયદાનો વિચાર તેને ત્યારે આવ્યો જ્યારે તે એક વાસણમાં સ્નાન કરી રહ્યો હતો અને તે દાખલ થયો જેમ તે ઘડા પર બેઠો ત્યારે પાણીનું સ્તર વધી રહ્યું છે અને તેનાથી તેને ઉછાળના કાયદા વિશે ખ્યાલ આવ્યો અને તેણે યુરેકાનો ઉકેલ શોધી કાઢ્યો અને તે નગ્ન થઈને શેરીમાં દોડી ગયો અને જાહેર કરીને તેણે જાહેર કર્યું કે તેણે બાઉન્સીનો કાયદો શોધી કાઢ્યો છે એ જ રીતે તમે બેન્ઝીનના ષટ્કોણ આકાર વિશે જે વિચાર આપ્યો છે તે શોધી શકો છો જે C6 H6 માટે વપરાય છે એક સાપ તેની પોતાની પૂંછડી ખાઈ રહ્યો છે જેમ કે તેણે સ્વપ્નમાં જોયું અને તેનાથી તેને બેન્ઝીનના આકાર વિશે ખ્યાલ આવ્યો અને એકવાર આ રોશની આવી જાય પછી એક વાર તમને વિચારો મળી જાય પછી તમારે વિચારોની ખરાઈ કરવી પડે શું વિચારોની કસોટી થઈ શકે શું તે કાર્યક્ષમ છે તે સમાજ માટે ઉપયોગી છે તો એ જ રીતે આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ અને આપણે મૂલ્યાંકન કરીએ છીએ અને વિચારોનું પરીક્ષણ કરીએ છીએ અને પછી આપણે આખરે નક્કી કરીએ છીએ કે આ તે વિચાર છે જે નવી નવીનતા લાવી શકે છે અથવા તે નવા સર્જનાત્મક વિચારો છે એક વાત યાદ રાખો કે દરેકનું મગજ સાચુ હોય છે તેથી તાર્કિક રીતે આપણા દરેક પાસે જમણું મગજ અને ડાબું મગજ છે જમણું મગજ સર્જનાત્મકતા માટે જવાબદાર છે તેથી તાર્કિક રીતે દરેક વ્યક્તિ યોગ્ય તાલીમ ઉત્સાહ અને સમુદાય અને સંસ્થાકીય સમર્થન અને પ્રોત્સાહન સાથે સર્જનાત્મક બની શકે છે જો વિચાર હોય તો લેબમાં વિચારોનું પરીક્ષણ કરવા માટે વ્યક્તિઓ તરફથી ચકાસણીની જરૂર પડી શકે છે તેથી જો વિચાર મશીનો સાથે સંબંધિત હોય તો મશીન સમય જરૂરી છે તેથી જ્યાં સુધી આ સુપરસ્ટ્રક્ચર ન હોય ત્યાં સુધી તાલીમ સમુદાય અને સંસ્થાકીય પ્રોત્સાહન અને સમર્થન વિચારને સર્જનાત્મક સાહસ માટે નિશ્ચિત કરવામાં આવશે નહીં